ફરી સ્વાગત છે આ પર્ટિક્યુલર મોડ્યુલમાં આપણે જોઈશું કે ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરીને ઇન્ટિગ્રેટરને કેવી રીતે ડિઝાઇન કરી શકાય તેથી જ્યારે તમે ઇન્ટિગ્રેટર વિશે વાત કરો છો ત્યારે તે ઇન્ટિગ્રેશનનું ફંકશન કરે છે તેથી જ ઓપ એમ્પના લેક્ચરની શરૂઆતમાં મેં તમને કહ્યું હતું કે ગાણિતિક ફંકશનોને સોલ્વ કરવા માટે ઓપરેશનલ એમ્પ્લિફાયરનો ઉપયોગ કરી શકાય છે તો ચાલો જોઈએ કે તમે કેવી રીતે ઓપ એમ્પને ઈન્ટિગ્રેટર તરીકે કામ કરવા માટે ડિઝાઇન કરી શકો છો તેથી જો તમે સ્ક્રીન ઉપર આવો છો તો તમે જે જુઓ છો તે એક ઇન્ટિગ્રેટર સર્કિટ છે જેનું આઉટપુટ ટાઈમના સંદર્ભમાં ઇનપુટ સિગ્નલના નેગેટિવ ઇન્ટિગ્રલના પ્રમાણસર છે તો અહીં આપણે શું કર્યું છે અમારી પાસે ઇનપુટ તરીકે રઝિસ્ટર છે પરંતુ ફીડબેકમાં આપણે કેપેસિટરનો ઉપયોગ કર્યો છે અને જો હું તેને સોલ્વ કરીશ તો મારી પાસે હશે v0 1RC 0tvin dt તેથી ફરી એકવાર જો હું ઇન્ટિગ્રેટરની વ્યાખ્યા જોઉં છું તો તે એક સર્કિટ છે જેનું આઉટપુટ ટાઈમના સંદર્ભમાં ઇનપુટ સિગ્નલ નેગેટિવ ઇન્ટિગ્રલના પ્રમાણસર છે ઇન્વર્ટિંગ ટર્મિનલને કેપેસિટર દ્વારા ફીડબેક આપવામાં આવે છે હવે R અને C માંથી આ જ કરંટ વહે છે જો તમે અહીં જોશો કે કરંટ i1 એ R માંથી વહે છે અને C માંથી પસાર થાય છે એ જ કરંટ i1 R અને C માંથી વહે છે કારણ કે સમાન કરંટ R અને C તરફ વહે છે જેમ કે આપણી પાસે અહીં છે અહીં જો મારે અહીં માપવું હોય તો તે Vin બાય R બરાબર Iin હશે તમે હવે અહીં માપવા માંગો છો તો પછી મારી પાસે શું હશે મારિ પાસે હશે vinR C dv0dt જો મારે આ ઈકવેશનમાંથી Vo ને શોધવું હોય તો આ ખૂબ જ સરળ ગણિત છે જેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ આપણે 1 RC ઇન્ટિગ્રેટ કરવું પડશે 0 થી t ઇન્ટિગ્રેટેડ છે આ ઈકવેશનમાંથી જો મારે માપવું હોય જો મારે Vo નું મૂલ્ય શોધવું હોય અથવા જો મારે Vo નું ઈકવેશન મેળવવું હોય તો vinR C dv0dt હવે હું જાણું છું કે આ ઇન્ટિગ્રેટર માટેનું સૂત્ર છે ચાલો ઇન્ટિગ્રેટરની સમસ્યા સોલ્વ કરીએ તેથી જો તમને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આ સર્કિટ આપવામાં આવે તો તેમાં V c 1 4 વોલ્ટ છે સમગ્ર કેપેસિટર ટાઈમ t 0 ની બરાબર છે A સ્ટેપ વોલ્ટેજ Vin 2 વોલ્ટ છે જ્યારે t ફરીથી 0 ની બરાબર થાય ત્યારે RC ટાઈમ કોન્સ્ટન્ટ નક્કી કરો RC ટાઈમ કોન્સ્ટન્ટ જરૂરી છે જેમ કે આઉટપુટ વોલ્ટેજ Vo 10 2 વોલ્ટ સુધી પહોંચે ત્યારે t 5 મિલીસેકન્ડની બરાબર થાય છે આ જ આપણે શોધવાનું હતું આપણે શું શોધવાનું છે આપણે RC ટાઈમ કોન્સ્ટન્ટ શોધવાનો છે તેથી જો હું RC ટાઈમ કોન્સ્ટન્ટ શોધવા માંગુ છું તો પહેલા હું જાણું છું કે ઇન્ટિગ્રેટર માટેનું મારું સૂત્ર અહીં Vo Vc છે જો હું માત્ર આ આઉટપુટ વોલ્ટેજ માટે ફોર્મ્યુલા શોધવા માંગુ છું તો તે બીજું કંઈ નહીં હોય પણ v0vc 1R1 C2v1 dt તેથી જો હું મૂલ્યને 0 થી t સુધી બદલીશ જ્યાં t બરાબર 5 મિલિસેકન્ડ છે તેથી અહીં હું 0 થી 5 સુધી ઘટાડી શકું છું R1C1 862 ms vc 1R1 C205v1 dt 10 2 1 4 R1 C205dt 1 42R1 C25 ચાલો આપણે બીજું ઉદાહરણ લઈએ તેથી ફરીથી ઇન્ટિગ્રેટરનો ઉપયોગ સિગ્નલ બદલવા અથવા સિગ્નલનો શેપ બદલવા માટે પણ થાય છે તેથી તે શેપ જનરેટર પણ છે કારણ કે જો હું સ્કવેર વેવ એપ્લાય કરું તો હું ટ્રાએન્ગલ વેવ મેળવી શકું છું હું ટ્રાએન્ગલ વેવ મેળવી શકું છું અને આ આપણે એક્સપેરિમેન્ટલ વિભાગમાં જોઈશું જ્યારે આપણે એક્સપેરિમેન્ટ કરીશું ત્યારે હું તમને બતાવીશ કે તમે ઇનપુટ વોલ્ટેજ કેવી રીતે એપ્લાય કરો છો અને કયું પર્ટિક્યુલર સિગ્નલ એપ્લાય કરવામાં આવે છે અને આઉટપુટ ઉપર શું સિગ્નલ છે અને શેપ બદલાયો છે કે નહીં તેથી અહીં આ પર્ટિક્યુલર સમસ્યા માટે અમને 5 કિલોહર્ટ્ઝના ઇનપુટ માટે આકૃતિમાં બતાવેલ ઓપ એમ્પ ઇન્ટિગ્રેટર માટે આઉટપુટ શોધવા માટે કહેવામાં આવ્યું છે તેથી તે એવું કહી રહ્યું છે કે જો હું 5 કિલોહર્ટ્ઝનું ઇનપુટ એપ્લાય કરું તો મારે આઉટપુટ વોલ્ટેજ શોધવા પડશે તેથી આપણે આ મૂલ્યને બરાબર જાણીએ છીએ આપણે આ ઈકવેશન જાણીએ છીએ હવે R બરાબર 10 કિલો ઓહ્મ આપવામાં આવે છે ફરીથી C બરાબર 10 નેનોફેરાડ આપવામાં આવે છે ઇનપુટ કોન્સ્ટન્ટ છે તેથી અહીં વોલ્ટેજ એ પીક ટુ પીક વોલ્ટેજ છે અને તે 2 વોલ્ટ બરાબર છે તેથી તે 2 વોલ્ટ છે અને તે 0 થી 0 1 મિલિસેકન્ડ્સ સુધી અને 0 1 મિલિસેકન્ડ્સથી 0 2 મિલિસેકન્ડ્સ સુધી કોન્સ્ટન્ટ છે એટલે કે આ અડધા ટાઈમગાળાનું આઉટપુટ શું છે તે રેમ્પ્ડ કરવામાં આવશે તેથી જો હું આ ઇનપુટ એપ્લાય કરું તો આ દરેક અડધા ટાઈમગાળાનું આઉટપુટ રેમ્પ્ડ થશે અને આમ અપેક્ષિત આઉટપુટ ટ્રાએન્ગ્યુલર વેવ હશે તેથી જો હું સિગ્નલ એપ્લાય કરું તો મારે જોવું પડશે કે મારું કેપેસિટર કેવી રીતે ચાર્જ થશે અને મારું કેપેસિટર કેવી રીતે ડિસ્ચાર્જ થશે કેપેસિટરનું ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ આઉટપુટ ઉપર વેવ બનાવશે હું આઉટપુટ ઉપર ટ્રાએન્ગ્યુલર વેવ મેળવીશ તેથી ઇન્ટિગ્રેટર આ રીતે કામ કરશે હવે આગામી મોડ્યુલમાં હું તમને બતાવવા માંગુ છું કે ડિફરન્શિએટર શું છે હવે જો હું ઇન્ટિગ્રેટરનું ઉદાહરણ લઉં તો જે વસ્તુ નોન ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયરથી અલગ છે તે એ છે કે ઇન્ટિગ્રેટરમાં મુખ્ય વસ્તુ એ હતી કે હવે કેપેસિટર દ્વારા ફીડબેક આપવામાં આવે છે જેથી તે આપણું ઇન્ટિગ્રેટર બને છે અમારું ઇનપુટ રઝિસ્ટન્સ R ફીડબેક કેપેસિટર C ઇન્ટિગ્રેટર બનાવે છે પરંતુ જો હું કેપેસિટરને તેના પોઇન્ટથી તેના ફીડબેકને ઇનપુટમાં બદલીશ અને મારી પાસે ફીડબેક રઝિસ્ટર હશે તો મારી સર્કિટ ડિફરન્સિએટર બની જશે આપણે આગલા મોડ્યુલમાં ડિફરન્શિએટર જોઈશું ત્યાં સુધી તમે ઝડપથી ઈન્ટિગ્રેટરને જુઓ બ્રેડબોર્ડ ઉપર સર્કિટને બનાવવાનો પ્રયાસ કરો તે ખૂબ જ સરળ છે તમારે ફંક્શન જનરેટરનો ઉપયોગ કરવો પડશે તમારે DC પાવર સપ્લાય એપ્લાય કરવો પડશે કારણ કે તમે ઓપ એમ્પનો ઉપયોગ કરી રહ્યાં છો જો તે 741 ઓપ એમ્પ છે તો તમારે પ્લસ માઇનસ 15 વોલ્ટ એપ્લાય કરવા પડશે તમે જાણો છો કે 5 કિલોહર્ટ્ઝની ફ્રિકવન્સી સાથે પ્લસ માઈનસ 2 વોલ્ટ પીક ટુ પીક એપ્લાય કરો આ એક સ્કવેર વેવ છે અને ઑસિલોસ્કોપની મદદથી ઈન્ટિગ્રેટરના આઉટપુટને જોઈ શકાય છે તે CRO હોઈ શકે છે તે DSO હોઈ શકે છે અને તમે જોઈ શકશો કે સ્કવેર વેવ એપ્લાય કરવાથી પણ આઉટપુટ ટ્રાએન્ગ્યુલર વેવ હશે તેનો અર્થ એ કે આ ઇન્ટિગ્રેટરને વેવફોર્મ જનરેટર તરીકે પણ વાપરી શકાય છે ડિફરેન્ટિએટર અને ઇન્ટિગ્રેટર બંને સર્કિટ ફિલ્ટર તરીકે છે અને ફિલ્ટર્સ અમારું આગામી લેક્ચર હશે તેથી હું તમને આગામી મોડ્યુલમાં મળીશ અને આપણે ઝડપથી એક ખૂબ જ ટૂંકું મોડ્યુલ જોઈશું જે ઓપ એમ્પને ડિફરન્શિએટર તરીકે બતાવશે ત્યાં સુધી ધ્યાન રાખજો હું તમને આગામી મોડ્યુલમાં મળીશ બાય